તેથી હવે આપણે તે પર આવીશું અનસિમેટ્રિકલ સ્પાન્સ જે વિવિધ સ્તરો પર સપોર્ટ આપે છે તેથી તેનો અર્થ ધારો કે તમારી પાસે એક સપોર્ટ અહીં છે 𝐴 બીજો અહીં 𝐵 પર છે તેથી તે એક જ સ્તરે નથી કે આ 𝐴 અને 𝐵 બે જુદા જુદા સ્તરો છેબરાબર અને આ તે બિંદુ છે જે તમે જેને કહો છો તે નિમ્ન બિંદુ 𝑂 અને અહીંથી આ અંતર 𝑂 થી 𝐴 છે તે 𝑥1 છે અને આ બાજુ 𝑂 થી ખરેખર જો તમે આ બનાવો છો તો આ 𝐴 છે જો હું બનાવું છું તો તે તમારો 𝐴′ છે તો પછી 𝑂𝐴′ એ 𝑥1 છે અને જો આ 𝐵 છે જો આપણે બનાવીએ તો આ 𝐵′ છે પછી તમારો 𝑂𝐵 એ 𝑥2 બરાબર છે અને આ બે બિંદુ વચ્ચેનું અંતર તે 𝐴′ અને 𝐵′ છે તે આડું અંતર છે તે 𝐿 છે એમ કહો ખરુ ને અને આ બિંદુ 𝐵′ અને 𝐵 થી 𝐵𝐵′ આ કહો કે અંતર 𝑑2 છે અને 𝐴𝐴′ અંતર 𝑑1 છે અને અહીંથી અહીં અંતર ℎ ℎ 𝑑2 − 𝑑1 બરાબર છે તેથી આ ખરેખર વિવિધ સ્તરે આકૃતિ 5 નું સમર્થન છે હવે સમીકરણ 54 થી આપણે જાણીએ છીએ કે 𝑦 𝑊𝑥2 2𝑇 આ આપણે જાણીએ છીએ હવે જ્યારે 𝑦 𝑑1 𝑥 𝑥1 મારો અર્થ એ છે કે જે તમે પોઈન્ટને કોઓર્ડિનેટ તરીકે કહો છો 𝑥1 𝑑1 તે કોઓર્ડિનેટ છે તેથી તેનો અર્થ એ કે તમે 𝑑1 𝑊𝑥12 2𝑇 લખી શકો છો આ સમીકરણ 58 છે તે જ રીતે જ્યારે 𝑦 𝑑2 બરાબર તેનો અર્થ એ કે આ એક 𝑥 𝑥2 તેથી આ સમીકરણ તમે અવેજી કરો છો જો તમે આવું કરો તો તમને 𝑑2 𝑊𝑥22 2𝑇 મળશે તો આ સમીકરણ ને 59 કહો છો ખરુ ને હવે આ આકૃતિથી ℎ 𝑑2 − 𝑑1 આ કહેવામાં આવે છે કે આપણે સમીકરણ 60 લખી રહ્યા છીએ હવે પહેલાના બે સમીકરણોમાંથી તમે 𝑑2 અને 𝑑1 ને હમણાં બદલો 59 અને 58 તેથી તે ℎ 𝑊2𝑇𝑥22 − 𝑥12 બનશે આ સમીકરણ 61 છે આકૃતિ 5 માંથી પણ તેનો અર્થ આ એક આકૃતિ 5 પણ આ આડું અંતર 𝐿 𝑥1 𝑥2 છે આ સમીકરણ 62 છે હવે આ એક સમીકરણ 61 માંથી આ સમીકરણ આપણે લખી શકીએ છીએ 𝑥2 − 𝑥1 2𝑇ℎ 𝑊𝑥1 𝑥2 આ સમીકરણ 63 છે અને આ 𝐿 𝑥1 𝑥2 તેથી સમીકરણો 63 અને 62 માંથી આપણને 𝑥2 − 𝑥1 2𝑇ℎ 𝑊𝐿 મળે છે આ સમીકરણ 64 છે હવે સમીકરણ 62 અને 64 ને હલ કરવાથી તમને તે 𝑥1 𝐿 2 − ℎ𝑇 𝑊𝐿 મળે છે આ સમીકરણ સંખ્યા 65 છે અને 𝑥2 𝐿 2 ℎ𝑇 𝑊𝐿 આ સમીકરણ 66 છે હવે આ સમીકરણમાં તે સમીકરણ 66 જો 𝐿 2 ℎ𝑇 𝑊𝐿 પછી 𝑥1 0 એટલે કે 𝑥1 હકારાત્મક છે બરાબર અને જો 𝐿 2 ℎ𝑇 𝑊𝐿 પછી 𝑥1 0 પરંતુ જો 𝐿 2 ℎ𝑇 𝑊𝐿 છે તો પછી 𝑥1 નકારાત્મક છે નકારાત્મક અર્થ એ છે કે જ્યાં સુધી તે 0 અથવા સકારાત્મક છે તે બરાબર છે જ્યારે નકારાત્મક અર્થ જો તમે આ બિંદુને વિસ્તૃત કરો છો તો તે કેટલીક તૂટક લાઇન છે તે ખરેખર કાલ્પનિક વસ્તુ છે પરંતુ ક્યાંક તે બિંદુ 𝑂 આવશે તેથી કારણ કે 𝑥1 નકારાત્મક છે બરાબર તેથી જ આ ડેશડ લાઇનને આ બાજુ 𝐴 થી 𝐵 સુધી લંબાવવામાં આવી છે પરંતુ મૂળ આકૃતિમાં તે જુદી જુદી રીતે બતાવવામાં આવી હતી કારણ કે આ સૌથી નીચો બિંદુ છે તેથી આ 𝑥1 છે આ 𝑥2 છે પરંતુ જો તે આવું થાય છે તો રૂપરેખાંકન આના જેવું હોઈ શકે છે અને 𝑥1 એ નકારાત્મક છે એટલેકે જો 𝑂 પોઇન્ટ થોડો કાલ્પનિક બિંદુ હશે કાલ્પનિક વળાંકનો સૌથી નીચો બિંદુ છે તેથી તેનો અર્થ એ કે જો આકૃતિ c માં બતાવ્યા પ્રમાણે વાસ્તવિક ગાળા ની બહાર કાલ્પનિક વળાંકની ડેશડ લાઇનનો સૌથી નીચો બિંદુ 𝑂 હોય તો 𝑥1 નકારાત્મક છે ખરેખર તે આની બહારનું છે તમે જેને વાસ્તવિક ગાળો કહો છો બરાબર તેથી આ તે છે જેને તમે કહો છો આ એકમાત્ર વસ્તુ છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ પછી જ્યારે તમે તે સમયે દાખલાઓસંખ્યાત્મક લો ત્યારે આપણે જોઈશું કે વસ્તુઓ કેવી છે હવે રુલીંગ સ્પાન અથવા સમકક્ષ સ્પાન તે સ્પાન અસમાન લંબાઈનો છે માની લો કે જ્યારે તમારી ટ્રાન્સમિશન લાઇનમાં અસમાન લંબાઈના સ્પાન હોય છે કહો કે વાસ્તવિકતામાં તે સામાન્ય રીતે બનતો નથી પરંતુ ધારો કે સૈદ્ધાંતિક જો તે થાય છે તો પછી દરેક સ્પાનનો સૈદ્ધાંતિક ટેન્શન તેની પોતાની લંબાઈ પર આધારીત છે જે આપણે જાણીએ છીએ કારણ કે આપણે આ બધા વ્યુત્પન્ન જોયા છે હકીકતમાં સસ્પેન્શન એન્ડ ઇન્સ્યુલેટર દ્વારા આ શક્ય નથી કેમ કે ઇન્સ્યુલેટરની સ્ટ્રીંગ્સ સ્વિંગ કરશે જેથી દરેક સ્પાનમાં ટેન્શન સમાન થાય તેનો અર્થ એ કે વધુ અથવા ખરેખર તે સામાન્ય રીતે બે ટાવર્સ વચ્ચેનું અંતર બનાવે છે સામાન્ય રીતે તે સરખા અંતરનું છે ખરુ ને પરંતુ તેમ છતાં તમારી બાબતો અસમાન સ્પાન કહેવાય છે જો તે થાય તો જો કે રુલીંગ સ્પાન અથવા સમકક્ષ સ્પાન દ્વારા ડેડ એન્ડ સપોર્ટ્સ વચ્ચે એકસમાન ટેન્શન માની શકાય છે તેથી તે કિસ્સામાં સમકક્ષ સ્પાન તે 𝐿𝑒 છે જો તમારી પાસે અલગ સ્પાન છે તો પછી 𝐿𝑒 √𝐿13 𝐿23 𝐿33 𝐿43 ⋯ 𝐿𝑛3 𝐿1 𝐿2 𝐿3 𝐿4 ⋯ 𝐿𝑛 તેથી સમકક્ષ સ્પાન અને રુલીંગ સ્પાનને આ 𝐿𝑒 બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા આ તમે સિગ્મા સ્વરૂપમાં લખી શકો છો કે 𝐿𝑒 √Σ𝑛𝑖1𝐿13 √Σ𝑛𝑖1𝐿𝑖 આ સમીકરણ 67 છે હવે જ્યાં 𝐿𝑒 રુલીંગ સ્પાન અથવા સમકક્ષ સ્પાન બરાબર છે અને 𝐿𝑖 લાઇનમાં દરેક વ્યક્તિગત સ્પાનની સમાન છે અંદાજિત સમકક્ષ સ્પાન અથવા રુલીંગ સ્પાનની ગણતરી કરી શકાય છે કારણ કે ત્યાં બીજું સૂત્ર છે બરાબર પરંતુ આ અમુક અંશે પ્રયોગમૂલક પ્રકાર છે તે તમારા 𝐿𝑒 ને 𝐿𝑎𝑣𝑔 ⅔ 𝐿𝑚𝑎𝑥 − 𝐿𝑎𝑣𝑔 તરીકે લેવામાં આવે છે આ સમીકરણ 68 છે 𝐿𝑎𝑣𝑔 માટે લાઇનમાં સરેરાશ સ્પાન બરાબર છે જ્યાં 𝐿𝑎𝑣𝑔 1𝑛 Σ𝑛𝑖1𝐿𝑖 તેથી આ 𝐿𝑎𝑣𝑔 છે હવે 𝐿𝑚𝑎𝑥 લાઇનમાં મહત્તમ સ્પાનની બરાબર છે ધારો કે તમારી પાસે ઘણા બધા ટાવર છે ધારો કે અંતર અલગ અલગ છે જેમાંથી એક મહત્તમ છે તે ખરેખર 𝐿𝑚𝑎𝑥 max𝐿1 𝐿2 𝐿3 𝐿𝑛 છે આ સમીકરણ 69 છે અને આ સમીકરણ 70 છે તેથી લાઇનનું ટેન્શન 𝑇 એ આ સમકક્ષ સ્પાનની લંબાઈનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે અને સેગ માટે એક્સપ્રેશન તે આપણે જાણીએ છીએ તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે 𝑑 𝑊𝐿2 8𝑇 છે પરંતુ 𝐿 ને બદલે અહીં આપણે 𝐿𝑒 લેવું જોઈએ તેથી 𝐿𝑒 ની ગણતરી આ રીતે કરી શકાય છે અથવા બીજું સૂત્ર મેં તમને પહેલા બતાવ્યું હતું તેથી 𝑑 𝑊𝐿𝑒2 8𝑇 આ સમીકરણ 71 છે બરાબર તેથી તે કિસ્સામાં તેથી આ તમે અસમાન સ્પાન માટે કહો છો હવે આગળ એ બરફની અસર હશે ખાસ કરીને તેમાં પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે તેથી કુદરતી રીતે તમે જોશો કે બરફનું નિર્માણ કંડક્ટરની આજુબાજુ હશે પરંતુ તે જાડાઈ એકસરખી ન હોઈ શકે પરંતુ આ કોર્સના આપણા અભ્યાસ માટે આપણે માની લઈશું કે તેના બરફનું કોટિંગ એકસમાન હશે કે કંડકટર્ની આસપાસ જાડાઈ સરખી જ રહેશે તેથી બરફની અસર કે જે સેગ હતી તે નિર્ધારિત છે પરંતુ જલદી તે બરફ ત્યાં હશે કુદરતી રીતે કંડકટરનું વજન વધશે કારણ કે બરફ પણ બરાબર છે બરફનું વજન પણ વધારે હશે તેથી તમારે બધું ધ્યાનમાં લેવું પડશે તેથી સેગ તે સ્પાન ડિઝાઇનથી નિર્ધારિત થાય છે કે જેના પર ટ્રાન્સમિશન લાઇન બનાવવામાં આવે છે જેથી બરફ અથવા બરફનો સંગ્રહ થાય અને અતિશય તાપમાનના ફેરફારો સ્થિતિસ્થાપક મર્યાદાelastic limit થી કંડક્ટરને દબાણ નહી કરે સતત કંપનથી સ્થાયી ખેંચાણ અથવા ફેટીગ નિષ્ફળતાનું કારણ બની શકે તેથી પર્વતીય વિસ્તારોમાં કંડકટર પર રચિત બરફની જાડાઈ ખૂબ નોંધપાત્ર છે તમારે ધ્યાનમાં લેવું પડશે અને તમારા ઓવરહેડ કંડકટર માટે આ સાચું છે હવે લાઇન કંડક્ટર પર બરફના સંગ્રહની લાઇન ડિઝાઇન પર નીચેની અસરો છે મૂળભૂત રીતે એક લાઇનના મીટર દીઠ ડેડ વજન વધારવામાં આવે છે બરફને કારણે એ કંડક્ટરનું વજન વધશે બીજી બાબત એ છે કે પવનના દબાણ ને આધિન લાઇનની અંદાજિત સપાટીમાં વધારો સ્વાભાવિક રીતે કારણ કે જ્યારે બરફનો કોટિંગ ત્યાં હશે ત્યારે કુદરતી રીતે આ પ્રોજેકટેડ ક્ષેત્ર વધશે અને તેથી તમે જેને કહો છો તે પવનનું દબાણ પણ વધશે તેથી આ ખરેખર બરફની અસર છે વસ્તુઓ ખૂબ જ સરળ છે તો શું આ એક છે તેથી આ ખરેખર સંભવિત રૂપરેખાંકન છે કારણ કે આ બરફનું કોટિંગ છે અને આ કંડક્ટરની આજુબાજુ સમાન નથી પરંતુ આ કોર્સના વિશ્લેષણ માટે આપણે માની લઈશું કે તે સમાન છે તેથી આ તમારો કંડકટર છે આ ડેશેડ લાઇન એક કંડકટર છે અને આ બરફની સમાન જાડાઈ છે આ ધારેલું રૂપરેખાંકન છે પરંતુ સંભવિત રૂપરેખાંકન આ એક છે પરંતુ આપણે આ એક માત્ર ધ્યાનમાં લઈશું બરાબર તેથી આકૃતિ 8 તેથી આપણે માની લઈએ કે આ 𝑡1 ખરેખર બરફની જાડાઈ તે સમાન છે આ 𝑡1 છે અને આ કંડક્ટરનો વ્યાસ છે અને આ સેન્ટીમીટરમાં છે આ 𝑡1 જાડાઈ પણ સેન્ટીમીટરમાં છે આ પણ તમારા સેન્ટીમીટરમાં છે અને આ કંડક્ટર છે હવે બરફનો ક્રોસ સેકશનલ ક્ષેત્ર તમે આ 𝜋4𝑑2 ને જાણો છો તે આ તે ક્રોસ સેક્શનલ ક્ષેત્ર છે તેથી જ્યારે તમે માત્ર બરફ લઈ રહ્યા હો ત્યારે આપણે તેને બનાવવા માંગીએ છીએ તેથી શોધો કે તમારું જેને તમે બરફ ક્રોસ સેકશન ક્ષેત્ર સહિતનું કુલ ક્ષેત્ર તરીકે કહો છો અને કંડકટર ક્ષેત્રને બાદ કરો તેથી તમને બરફનો વિસ્તાર મળશે તેથી બરફનો તે ક્રોસ સેક્શન વિસ્તાર જો 𝐴𝑖 ¼ 𝜋 𝑑𝑐 2𝑡12 − 𝑑𝑐2 𝑐𝑚2 𝜋𝑡1𝑑𝑐 𝑡1 𝑐𝑚2 તેથી તેને મીટર વર્ગમાં રૂપાંતરિત કરો હવે મીટર દીઠ બરફનું કદ જ્યારે પણ આપણે બરફનું કદવોલ્યુમ બનાવીશું ત્યારે તમે જોશો કે મીટર ક્યુબ એ વોલ્યુમ છે પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે મીટર દીઠ એટલે કે 1 મીટર લંબાઈ તેથી બરફના કદવોલ્યુમનો અર્થ ધારો કે જો તમે 1 મીટરની લંબાઈ ધારો તો 1 થી ક્રોસ સેકશનલ ક્ષેત્રનો ગુણાકાર તેથી 𝑉𝑖𝑐𝑒 1 × 𝐴𝑖 𝑚3 જ્યારે તમે મીટર દીઠ મીટર ઘન લખો છો તે બરફની સમાન જાડાઈથી ઢંકાયેલ કંડકટરનો 1 મીટર લંબાઈનો વોલ્યુમકદ છે કહો 𝑡1 અને તેનો અર્થ એ કે 𝑉𝑖𝑐𝑒 𝜋𝑡1𝑑𝑐 𝑡1 × 10−4 𝑚3𝑚 મીટર દીઠ નો અર્થ એ છે કે તે તમારો છે 𝑚3 𝑚 𝑚2 બનાવશો નહીં તે કરો નહી કે તે વોલ્યુમ મીટર ક્યુબ છે અને મીટર દીઠ સૂચવે છે કે બરફ કોટિંગની સાથે કંડકટરની તમારી મીટર દીઠ લંબાઈ

આ છે 72 સમીકરણ કહેવું નથી અને આ 72 a છે બરાબર હવે બરફનું વજન 𝑊𝑒 કહો 𝑊𝑐 𝐾𝑔 𝑚3 બરાબર તેથી મીટર દીઠ બરફનું તે વજન કારણ કે આપણે તે ધ્યાનમાં લીધું છે કે 1 મીટરની લંબાઈના કંડકટર અને અનુરૂપ બરફ કોટિંગ તેથી 𝑊𝑖 𝑊𝑐𝜋𝑡1𝑑𝑐 𝑡1 × 10−4 𝐾𝑔 𝑚 તેથી આ તે સમયે બરફનું વજન છે પરંતુ કુલ બરફ કુલ વજન હશે આ બરફનું વજન છે અને કંડકટરનું વજન પણ ત્યાં છે પછી તમારે બંનેને ધ્યાનમાં લેવું પડશે તેનો અર્થ એ કે કંડક્ટર પર કુલ ઊભો લોડ કારણ કે કંડક્ટરનું વજન 𝑊 ત્યાં છે જે આપણે પહેલાનાં ઉદાહરણ માટે જોયું છે અને 𝑊𝑖 બરફનું વજન છે તેથી તે 𝑊𝑇 𝑊 𝑊𝑖 થશે આ સમીકરણ 74 છે જ્યાં 𝑊𝑇 એ મીટર લંબાઈ દીઠ કંડકટર પરના કુલ ઊભા લોડ જેટલું છે 𝑊 એ મીટર લંબાઈ દીઠ કંડકટરના વજન જેટલું છે અને 𝑊𝑖 એ મીટર લંબાઈ દીઠ બરફના વજન જેટલું છે તેથી આ વસ્તુઓ ખૂબ જ સરળ છે ફક્ત તમારે શું કરવુ પડશે કે તમારે બરફનું સમાન કોટિંગ લેવું પડશે અને આ વસ્તુનું પ્રથમ ક્રોસ સેકશનલ ક્ષેત્ર શોધવુ પડશે આ બરફ કેટલો છે તો તે મુજબ કંડક્ટરની 1 મીટર લંબાઈ માટે બરફનું કદવોલ્યુમ શોધી કાઢો પછી તમે બરફના વજનને ધ્યાનમાં લો 𝑊𝑐 𝐾𝑔 𝑚3 કહો તે પછી તમે તેને ધ્યાનમાં લો કે બરફનું વજન શું છે જે કુલ ઊભા વજન 𝑊 𝑊𝑖 બરાબર છે આગળ હવે પવનની અસર છે કારણ કે પવન પણ તમે જાણો છો પવનનું દબાણ પણ નોંધપાત્ર છે તેથી આપણે માની લઈએ છીએ કે સંપર્કના આગાહી કરેલ ક્ષેત્રમાં પવન એકસરખો અથવા આડો ફુંકાશે બરફ વિના અને બરફથી ઢંકાયેલ આપણે બે વસ્તુ કરવાની છે તેથી આકૃતિ 9 ખરેખર બરફ વિના ઢંકાયેલ વાહક પર પવનની શક્તિ બતાવે છે અને આકૃતિ 10 તે બતાવે છે કે તમારો પવન અને વાહક બરફથી ઢંકાયેલ છે ખરુ ને તેથી આ તે ખરેખર આપણે તે ફૂંકાતા હોય તેવા આડા લીધા છે આ પવન છે આ કંડક્ટર કંઈપણ વગરનો છે મારો અર્થ બરફ વિનાનો અને આ લંબાઈ છે જેને આપણે 1 મીટર કહીએ છે અને 𝑑𝑐 એ છે કે તમારો કંડક્ટરનો વ્યાસ બરાબર તે સેન્ટીમીટર છે અને આ લંબાઈ આપણે તે શું છે તે ધ્યાનમાં લીધી છે બરફ વિના કંડક્ટર પર પવન બળ આ પવન બળ છે હવે આપણે માની લીધું છે કે તે કંડક્ટર તમારા બરફ અને એકસરખી જાડાઈ જે કહો છો તેનાથી આવરણયુકત છે તેથી આ પવનનું દબાણ છે તેથી તે કિસ્સામાં લંબાઈ એ તમે 1 મીટર ધ્યાનમાં લીધી છે આ 𝑡1 છે જાડાઈ 𝑡1 છે આ કંડક્ટરનો વ્યાસ 𝑑𝑐 છે તે અહીં છે તે અહીં 𝑑𝑐 છે અને બરફ સાથે તે છે જે આપણે પહેલા જોયું છે 𝑑𝑐 2𝑡1 છે બરાબર અને આ પવન બળ અથવા કંડક્ટર છે જે બરફથી ઢંકાયેલ છે તો આ રીતે તે બરાબર દોરવામાં આવ્યો છે મને લાગે છે કે તે સરળ વસ્તુઓ તમે સમજી શકશો હવે તેમનો લંબાઈ દીઠ અંદાજિત ક્ષેત્ર કારણ કે આપણે અહીં 1 મીટર લંબાઈ અહીં પણ 1 મીટર લંબાઈ અહીં પણ 1 મીટર લંબાઈ ધ્યાનમાં લીધી છે આપણે 1 મીટરની લંબાઈને યોગ્ય ગણાવી છે તેથી કોઈ બરફ વગરનો કંડકટરનો મીટર લંબાઈ દીઠ અંદાજિત વિસ્તાર હું આ કિસ્સા માટે આના માટે આનો અર્થ કરું છું આ કોઈ બરફનો કેસ નથી બરફ વગરનો છે બરાબર તે 𝑆𝑛𝑖 𝐴𝑛𝑖 × 𝑙 હશે ખરુ ને જ્યાં 𝑆𝑛𝑖 કંડકટરનો બરફ વગરનો અંદાજિત વિસ્તાર કે જે મીટર લંબાઇ દીઠ મીટર વર્ગમાં છે તેથી આ વિસ્તાર ખરેખર બરફ વિના ઢંકાયેલા કંડકટરનો આ વિસ્તાર મીટર લંબાઇ દીઠ મીટર વર્ગમાં છે કારણ કે આપણે 1 મીટરની લંબાઈ માની છે ખરુ ને અને આ એક 𝐴𝑛𝑖 બરફ વિના ઢંકાયેલ કંડકટરનો ક્રોસ સેક્શન વિસ્તાર મીટર વર્ગમાં અને તમારો 𝑙 એ કંડક્ટરની લંબાઈ મીટરમાં છે બરાબર તેથી અહીં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં આ 𝐴𝑛𝑖 × 𝑙 ને ગુણાકાર કરો કારણ કે આ 𝐴𝑛𝑖 એ ખરેખર બરફ વિના આવરી લેવામાં આવેલા કંડકટરનો ક્રોસ સેક્શન વિસ્તાર મીટર વર્ગમાં છે અને 𝑆𝑛𝑖 એ બરફ વિના ઢંકાયેલ કંડકટરનો વિસ્તાર મીટર લંબાઈ દીઠ મીટર વર્ગમાં છે પછી 𝑙 એ કંડક્ટરની લંબાઈ છે તેથી તે 𝑑𝑐100 × 1 છે તેનો અર્થ એ કે તે બરફ વગર 1 મીટરની લંબાઈના કંડકટરનો અંદાજ છે 1 મીટર માટે 𝑆𝑛𝑖 𝑑𝑐100 × 1 𝑚2 𝑚 તેનો અર્થ એ કે આ વિસ્તાર પ્રતિ મીટર છે આ રીતે આ અર્થ છે તેથી મને લાગે છે કે ત્યાં એકદમ ત્યાં કોઈ મૂંઝવણ હશે નહીં તેથી આ સમીકરણ 76 છે તે જ રીતે બરફ સાથે જ્યારે બરફ ઢંકાયેલ છે જ્યારે બરફ ઢંકાયેલો હોય તો ફરીથી તે જ વસ્તુ તમે લખો અગાઉ આપણે જોયું હતું 𝑆𝑛𝑖 તે બરફ નથી હવે 𝑆𝑤𝑖 𝐴𝑤𝑖 × 𝑙 અર્થ સમાન છે તે 𝑆𝑤𝑖 બરફથી ઢંકાયેલ કંડકટરનો અંદાજિત વિસ્તાર મીટર દીઠ મીટર વર્ગમાં 𝐴𝑤𝑖 બરફથી ઢંકાયેલ કંડકટરનો ક્રોસ સેકશનલ વિસ્તાર મીટર વર્ગમાં અને 𝑙 કંડક્ટરની બીજી લંબાઈ 1 મીટર કહેવાય છે તેથી બરફથી ઢંકાયેલો વ્યાસ હવે 𝑑𝑐 2𝑡1 બરાબર બની રહ્યો છે જેનો અર્થ છે 𝑆𝑤𝑖 𝑑𝑐 2𝑡1 100 × 1 𝑚2 𝑚 આ સમીકરણ 78 છે ખરુ ને તેથી જ તો આ આપણને મળ્યું તેથી બરફ વિના પવનના દબાણના પરિણામે આડુ બળ લાઇનો પર કાર્યરત છે તે તમારી આ આકૃતિ 9 બરોબર છે તે આકૃતિ 9 છે આ બરફ વિના તમે જેને કહો છો તે આ છે બરાબર તેથી તે 𝐹 𝑆𝑛𝑖 × 𝑝 બરાબર હશે તેથી તે તમારો 𝑝 ખરેખર પવનનું દબાણ 𝐾𝑔 𝑚2 આવે છે તેથી 𝐹 𝑆𝑛𝑖 × 𝑝 આ સમીકરણ 79 છે અને જ્યારે તે બરફથી ઢંકાયેલું હોય છે અને કંડક્ટરની 1 મીટર લંબાઈ માટે તે 𝐹 𝑑𝑐 100 × 𝑝 𝐾𝑔 𝑚 બરાબર છે મને લાગે છે કે તે સમજી શકાય તેવું છે તેથી તમારો 𝐹 પવનના દબાણને લીધે આડુ બળ લાઇન પર દબાણયુક્ત તે 𝐾𝑔 𝑚 છે અને 𝑝 પવન દબાણ 𝐾𝑔 𝑚2 હવે બરફથી ઢંકાયેલ જે આકૃતિ 10 બરાબર છે તે જ આકૃતિ આ આપણે આ જોયું છે આ એ આકૃતિ 10 છે આ આકૃતિ છે આ આકૃતિ બરાબર છે તેથી તે 𝐹 𝑆𝑤𝑖 × 𝑝 છે તેથી કંડક્ટરની 1 મીટર લંબાઈ માટે આપણે 𝑆𝑤𝑖 𝑑𝑐 2𝑡1 100 જોયું છે તેથી 𝐹 𝑑𝑐 2𝑡1 100 × 𝑝 𝐾𝑔𝑚 આ સમીકરણ છે જેને તમે 82 કહો છો તેથી હવે પવન અથવા બરફ સંપૂર્ણપણે ત્યાં કોઈ સમસ્યા નથી તે ખૂબ જ સરળ વસ્તુ છે ફક્ત આ પરિભાષા વિભાગને કાળજીપૂર્વક જુઓ તો પછી ત્યાં કોઈ સમસ્યા નથી તેથી કંડક્ટર પર અસરકારક લોડ એ છે કે જ્યાં 𝑊 આની સમાન છે તે આડુ ફોર્સ 𝐹 છે આ ઊભુ 𝑊𝑇 𝑊 𝑊𝑖 છે આ ખૂણો 𝜃 છે આંકડાકીય હેતુ માટે આ પ્રકારની આકૃતિ ફરીથી અને ફરીથી જરૂરી છે આ 𝜃 છે અને આ 𝑊𝑒 છે તે જે તમે મૂલ્ય 𝑊𝑒 કહો છો તે અસરકારક છે તેથી આ બળ ત્રિકોણ છે આ ખરેખર કંડકટર છે તેથી આકૃતિ 11 બળ ત્રિકોણ બતાવે છે આ આકૃતિ 11 બરાબર છે તેથી સેગની ગણતરી 𝑑 𝑊𝑒𝐿2 8𝑇 𝑚 તરીકે કરી શકાય છે તેથી આ તમારો ખરેખર આપણે L નો વર્ગ છેદમાં 8T લખી રહયા છે તેથી મીટર આ મીટર હશે આ સમીકરણ 84 સાથે આ વધુ અથવા ઓછુ પછીથી આપણે જોઇશું આ પ્રકરણના અંતમાં કંડક્ટરનું થોડુંક કંપન વાઇબ્રેશન પરંતુ આની સાથે જે કંઈ પણ સિદ્ધાંતો છે તે આ સેગ અને ટેન્શનથી સંબંધિત છે મને લાગે છે કે આપણે આ બધું જ જોયું છે હવે આપણે થોડા ઉદાહરણો પર જઈશું તેથી હવે આગળ માટે ઉદાહરણ 1 તરીકે આપણે જોયું છે હવે ઉદાહરણ 2 પર આવો સ્ટ્રેસ ક્રોસિંગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન પાસે સ્પાન 150 𝑚 છે ફક્ત હું થોડી આની નીચે લીટી કરું છુ જેથી જ્યારે તમે આ જોશો ત્યારે તે તમારા માટે સરળ રેહશે સ્ટ્રીમ ઉપર ખરુ ને તેથી તેથી આડુ પવનનું દબાણ 20 𝐾𝑔 𝑚2 બરાબર છે અને બરફની જાડાઈ 1 25 𝑐𝑚 છે કંડકટરનો વ્યાસ 2 8 𝑐𝑚 આપવામાં આવેલ છે અને વજન તમારું 1520 𝐾𝑔 𝑘𝑚 છે અને અંતિમ તાકાત 12900 𝐾𝑔 બરાબર છે તેથી તમારે જે શોધવાનું છે તે છે આ વસ્તુઓ આપવામાં આવેલી છે હવે કેટલાક ડેટા આપવામાં આવેલ છે તેથી આ સમસ્યા છે જેમાં તમારે શોધવાનુ છે કે જેથી બરફના વજન માટે સલામતી પરિબળ 2 અને 912 𝐾𝑔 𝑚3 નો ઉપયોગ કરો પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરીને નીચેનાને નિર્ધારિત કરો કે આપણે પહેલેથી જ જોયું તે પેરાબોલિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે તમારે બરફનું વજન 𝐾𝑔 𝑚 માં શોધવું પડશે બી કંડક્ટર પર કુલ ઊભો લોડ 𝐾𝑔 𝑚 માં સી લાઇન પર મૂકવામાં આવેલ આડું પવન બળ 𝐾𝑔 𝑚 માં ડી કંડક્ટર પર અસરકારક કાર્યકાર લોડ 𝐾𝑔 𝑚 માં ઇ સેગ મીટરમાં અને એફ ઊભો સેગ મીટરમાં આ તે વસ્તુઓ છે જે તમારે શોધવાની છે હવે પ્રથમ બરફનું વજન 𝐾𝑔 𝑚 માં છે તેથી સમીકરણ 73 નો ઉપયોગ કરીને આપણે 𝑊𝑖 𝑊𝑐𝜋𝑡1 𝑑𝑐 𝑡1 × 10−4 𝐾𝑔 𝑚 જોયું છે ખરુ ને તેથી તે બધા ડેટા આપવામાં આવેલ છે તેથી તમે જે કરી શકો છે તે ફક્ત તમારે આની ગણતરી કરવી પડશે ખરુ ને તેથી તે 𝑊𝑐 912 𝐾𝑔 𝑚3 આ આપવામાં આવ્યું છે 𝑡1 1 25 2 80 1 તેથી 𝑊𝑖 1 45 𝐾𝑔 𝑚 આ બરફનું વજન છે હવે આગળ બીમાં પૂછવામાં આવેલ છે કે તમે 𝐾𝑔 𝑚 માં કંડક્ટર પરનો કુલ ઊભો લોડ શોધી કાઢો ઊભો લોડ એ કંઈ નથી સમીકરણ 74 નો ઉપયોગ કરીને 𝑊𝑇 𝑊 𝑊𝑖

તેથી 𝑊𝑖 1 45 𝐾𝑔 𝑚 બરાબર તેથી 𝑊𝑇 1520 1000 1 તેથી પછી સી એ આડુ પવન બળ છે જે લાઇન પર મીટર દીઠ કિલોગ્રામમાં હોય છે તેથી સમીકરણથી 82 થી 𝐹 𝑑𝑐 2𝑡1 100 × 𝑝 𝐾𝑔 𝑚 તેથી 𝑑𝑐 જાણીતુ છે 𝑝 આપવામાં આવેલ છે 𝑡1 જાણીતું છે તેથી તમે સરળતાથી આની ગણતરી કરી શકો છો તે 𝑑𝑐 2 80 1

આભાર આપણે ફરી પાછા મળીશું